આપણા છેલ્લા વર્ગમાં આપણે સ્ટેક નું માળખું જોયું છે અને આપણે PUSH અને POP જેવા અનુરૂપ વિધાનો લીધા છે તેથી આગળ જતા પહેલા આપણે કેટલાક ઉદાહરણો સાથે સ્ટેક સ્ટ્રક્ચર ને થોડું વધુ સમજાવીશું અને પછી આપણે સબરૂટિન અને કૉલ્સ અને રિટર્ન તરફ જઈશું તેથી જેમ આપણે કહ્યું છે કે 8085 પ્રોસેસર માં અને અન્ય કોઈપણ પ્રોસેસર માં સ્ટેક મેમરી નો એક ભાગ હોય છે તેથી જો આ તમારી મેમરી હોય તો આ સ્ટેક મેમરી નો એક ભાગ છે જે જાહેર કરે છે કે તે સ્ટેક છે અને પછી આ સ્ટેક માં વૃદ્ધિ થઈ શકે છે અને તે એક દિશામાં વૃદ્ધિ કરી શકે છે અને સામાન્ય રીતે તે ઉપરની દિશામાં વધે છે જો કે તે ફરજિયાત નથી કે તે હંમેશા ઉપરની દિશામાં વધે પરંતુ સામાન્ય રીતે તે તે રીતે વૃદ્ધિ પામે છે તેથી વૈચારિક રીતે આપણે તે સ્ટેક ને આના જેવા ડેટા સ્ટ્રક્ચર તરીકે જોઈ શકીએ છીએ જ્યાં શરૂઆતમાં આપણે સ્ટેક ના તળિયે છીએ અને તે એક વિશિષ્ટ રજિસ્ટર દ્વારા નિર્દેશિત થાય છે જે 8085 ના કિસ્સામાં સ્ટેક પોઇન્ટર છે તેવી જ રીતે અન્ય પ્રોસેસર માં અન્ય નામ હોઈ શકે છે પરંતુ તેને 8085 માં સ્ટેક પોઇન્ટર કહેવામાં આવે છે તેથી જો કોઈ પ્રોગ્રામ આ સ્ટેક નો ઉપયોગ કરે તેવી અપેક્ષા હોય તો જેમ કે તમે PUSH અને POP સૂચનાઓ સબરૂટિન કૉલ્સ વગેરેનો ઉપયોગ કરો છો તો વપરાશકર્તા આ સ્ટેક પોઈન્ટર ને અમુક યોગ્ય મૂલ્ય સાથે પ્રારંભ કરવાની અપેક્ષા રાખે છે અન્યથા સ્ટેક પોઈન્ટર માં અમુક નકામા મૂલ્યો હશે આ રજીસ્ટર માં અમુક નકામી કિંમત હશે અને આ PUSH POP તેઓ મેમરી અથવા અમુક મનસ્વી સ્થાનોને અપડેટ કરવાનું શરૂ કરશે જો સ્ટેક પોઈન્ટર યોગ્ય રીતે શરૂ ન થવાની સંભાવના હોય તો તે પ્રોગ્રામ ના અમુક આવશ્યક ભાગ અથવા ઓપરેટિંગ સિસ્ટમ ના આવશ્યક ભાગને સુધારે છે તેથી તે રીતે આપણે આ સ્ટેક પોઇન્ટર નો પ્રારંભ કરવો જોઈએ તેથી જે રીતે આપણે સ્ટેક પોઇન્ટર ને શરૂ કરવું જોઈએ તે LXI સૂચના દ્વારા થાય છે LXI SP અલ્પવિરામ કેટલાક મૂલ્ય તેથી આપણા છેલ્લા વર્ગમાં આપણે જોયું કે આપણે તેને FFFF હેક્સ માં પ્રારંભ કરીએ છીએ તેથી તેનો અર્થ એ છે કે તે સર્વોચ્ચ સંભવિત સરનામું છે કે જેના પર 8085 હોઈ શકે છે અને તે તેના માટે પ્રારંભ થયેલ છે તેથી તે મેમરી ના તળિયે શરૂ થાય છે પરંતુ આ ફરજિયાત નથી તેથી જો તમને લાગે કે તમારો પ્રોગ્રામ સ્ટેક ને તમે 4000 કહો છો તે મહત્તમ સરનામાં તરીકે વ્યાખ્યાયિત કરે તો પછી તમે મૂલ્યને 4000 પર શરૂ કરી શકો છો પરંતુ એ રીતે તમે આ સ્ટેક પોઇન્ટર મૂલ્યને આરંભ કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છો પરંતુ આપણે એ ખાતરી કરવી પડશે કે તે મેમરી માંના ડેટા અને પ્રોગ્રામ ના અન્ય ભાગને દૂષિત કરતું ન હોય હવે એકવાર આ સ્ટેક પોઇન્ટર શરૂ થઈ જાય પછી તમે PUSH અને POP સૂચનાઓનો ઉપયોગ કરીને કેટલાક રજિસ્ટર ની સામગ્રી ને સ્ટેક માં સાચવી શકો છો અથવા સ્ટેક ની કેટલીક સામગ્રીને કેટલાક રજિસ્ટર પર મેળવી શકો છો અને આ એક LIFO સ્ટ્રક્ચર છે જે લાસ્ટ ઈન ફર્સ્ટ આઉટ સ્ટ્રક્ચર છે તેથી PUSH ઑપરેશન સ્ટેક માં અમુક ડેટા એલિમેન્ટ મૂકશે અને POP ઑપરેશન તેને બહાર લઈ જશે તેથી PUSH અને POP તે બંને આ એક જ છેડેથી થાય છે તેથી જ્યારે તમે તેને PUSH કરો છો ત્યારે તે સ્ટેક માં ટોચના તત્વ પર નકલ કરવામાં આવે છે અને જ્યારે તે પોપ આઉટ થાય છે ત્યારે ટોચનું તત્વ પોપ આઉટ થાય છે અને જેમ આપણે કહ્યું કે આ PUSH અને POP સૂચનાઓ તેઓ રજીસ્ટર જોડી પર કામ કરે છે તેથી કહો કે જો તમારી પાસે PUSH B જેવી સૂચના હોય તો આ PUSH B સૂચના છે તો તે આ સ્ટેક ને આ રીતે સંશોધિત કરશે તેથી આપણે એવું કહી શકીએ કે ધારો કે હાલમાં સ્ટેક આવું છે તો આ મારી મેમરી છે અને વર્તમાન સ્ટેક પોઇન્ટર આ સ્થાન તરફ નિર્દેશ કરે છે તેથી આ સ્થાન 1000 સરનામું છે અને હું વાત કરી રહ્યો છું ત્યારે હું તેને દશાંશમાં માં લખી રહ્યો છું તેથી હું ધારું છું કે આ મૂલ્ય 1000 છે તેથી પછી જ્યારે આ PUSH B સૂચના અમલમાં આવશે ત્યારે પ્રથમ સ્ટેક પોઇન્ટર ઘટશે તેથી તે આ સ્થાન પર આવશે અને C રજિસ્ટર ની સામગ્રી અહીં મૂકવામાં આવશે તો C રજિસ્ટર ની સામગ્રી ત્યાં જશે અને પછી સ્ટેક પોઇન્ટર વધુ ઘટશે તેથી સ્ટેક પોઇન્ટર બનશે અને મને 998 મૂલ્ય મળશે અને 998 પર B રજિસ્ટર સામગ્રી મૂકવામાં આવશે તેથી આ B માટે B એ A રજિસ્ટર જોડી તરીકે તેમાં B અને C રજિસ્ટર નો સમાવેશ થાય છે INTEL કન્વેન્શન તે હાયર ઓર્ડર બાઈટ હાયર ઓર્ડર સરનામા પર જશે તેથી આ B મૂલ્ય હશે જે અહીં આવશે આ B મૂલ્ય હશે અને આ B મૂલ્ય હશે અને આ C વેલ્યુ હશે તો ચાલો હું એક નવી આકૃતિ દોરું છું જેમ કે જો આ સ્ટેક હોય તો આ PUSH B છે તેથી જો અગાઉ સ્ટેક પોઈન્ટર અહીં હતું તો B મૂલ્ય અહીં આવશે અને C મૂલ્ય અગાઉના સ્થાન પર આવશે જો એમ હોય અને જો આ મૂલ્ય હોય તો આ મેમરી સ્થાન 1000 છે તેથી આ 999 છે અને આ 998 છે તેથી અહીં લોઅર ઓર્ડર BC એ લોઅર ઓર્ડર બાઈટ છે તેથી તે લોઅર ઓર્ડર એડ્રેસ લોકેશન 998 પર જશે અને B હાયર ઓર્ડર બાઈટ છે તેથી તે ઉચ્ચ ક્રમના સરનામા પર જશે જે 999 છે તેથી આ રીતે PUSH સૂચના અમલમાં આવશે અને સ્ટેક પોઇન્ટર વેલ્યુ SP ની નવી કિંમત 998 બનશે એ જ રીતે POP સૂચના માત્ર તેનું વિપરીત કરશે તેથી જો તમે આ રૂપરેખાંકનમાં POP B ને એક્ઝિક્યુટ કરી રહ્યાં હોવ તો પહેલા આ સ્થાન 998 ની સામગ્રી કે જે સ્ટેક પોઇન્ટર દ્વારા નિર્દેશિત છે તેને C રજિસ્ટર પર લઈ જવામાં આવશે તેથી આ મૂલ્ય C રજિસ્ટર પર જશે અને સ્ટેક પોઈન્ટર મૂલ્ય 999 સુધી વધશે અને પછી આની સામગ્રી B રજિસ્ટર માં આવશે અને સ્ટેક પોઈન્ટર મૂલ્ય 2000 અમલમાં આવશે કે જાણે સ્ટેક માંથી 2 ટોચની સૌથી વધુ એન્ટ્રીઓ લેવામાં આવી હોય તેથી આ રીતે આ PUSH અને POP સૂચનાઓ એક્ઝિક્યુટ કરવામાં આવે છે અને આપણી પાસે BCDE અને HL છે આપણી પાસે રજિસ્ટર્ડ જોડીઓ છે ઉપરાંત એક્યુમ્યુલેટર રજીસ્ટર માટે તે જોડી કરેલ નથી એક્યુમ્યુલેટર અને A એ સિંગલ રજીસ્ટર છે તેથી આ A સાથે શું કરવામાં આવે છે કે તેમાં ફ્લેગ રજીસ્ટર ઉમેરવામાં આવે છે તો આ ફ્લેગ રજીસ્ટર ઉમેરવામાં આવે છે અને આ સમગ્ર વસ્તુને PSW નામ આપવામાં આવ્યું છે તેથી આ પ્રોસેસર સ્ટેટસ વર્લ્ડ અથવા PSW છે તેથી તેમાં એક્યુમ્યુલેટર અને ફ્લેગ નો સમાવેશ થાય છે તેથી એક્યુમ્યુલેટર ને પહેલા સાચવવામાં આવશે અને પછી ફ્લેગ રજિસ્ટર માં PSW ને સાચવવામાં આવશે તેથી તે રીતે આ મૂલ્યોને સ્ટેક માં ધકેલવામાં આવશે તો હવે આગળ આપણે સબરૂટિન સ્ટ્રક્ચર જોઈશું અને સબરૂટિન સ્ટ્રક્ચર માં તે પ્રોગ્રામ નો એક ભાગ હોય છે જે અહીં ઘણી વખત જરૂરી હોય છે જેમ કે છેલ્લા વર્ગમાં આપણે ચર્ચા કરી હતી કે મારી પાસે એક પ્રોગ્રામ હોઈ શકે છે જ્યાં ચોક્કસ ફંક્શન કહો કે વર્ગમૂળની ગણતરી કરવાનું ફંક્શન નો ઉપયોગ પ્રોગ્રામ માં ઘણી વખત જરૂરી હોય છે અને તેમાં કોડ ને ઘણી વખત ફરીથી મુકવાને બદલે અથવા કોડ ને ઘણી વખત પુનરાવર્તિત કરવાને બદલે કહો કે આપણે તેને ફક્ત એક જ વાર લખી શકીએ છીએ તેથી આપણે આ વર્ગમૂળ રૂટિંન અહીં લખીએ છીએ અને જ્યાં પણ આપણને આ વર્ગમૂળ રૂટિનની જરૂર હોય ત્યાં આપણે તેને તે બિંદુઓથી બોલાવીએ છીએ તેથી ત્યાં એક સૂચના કૉલ છે કે જેના દ્વારા તમે સબરૂટિન ને કૉલ કરી શકો છો અને આ રીતે તે સબરૂટિન ને તે સ્થાન પર કૉલ કરીને ચલાવવામાં આવશે હવે એક લાક્ષણિક ઉદાહરણ જોઈએ તો કહો કે તે ઉદાહરણ આના જેવું હોઈ શકે છે ધારો કે આપણને એક પ્રોગ્રામ મળ્યો છે આપણી પાસે એક ફંક્શન અથવા સબરૂટિન છે જે B અને C રજિસ્ટરમાંથી મહત્તમ શોધે છે અને A માં તે મહત્તમ મૂલ્યને મૂકે છે તેથી જો મારે આ ચોક્કસ પ્રોગ્રામ લખવો હોય તો હું તેને આ રીતે કરી શકું છું કે કહો કે MOV AB અને પછી તેને C સાથે સરખામણી કરો તેથી મને B રજિસ્ટર ની સામગ્રી A માં મળી છે અને તેની સરખામણી C સાથે કરવામાં આવી છે તેથી જો એવું થાય તો B પહેલેથી જ મોટો છે તેથી જો એક્યુમ્યુલેટર C કરતા નાનું હોય એટલે કે C મોટો હોય તો કેરી ફ્લેગ સાચવવામાં આવશે તેથી કહો કે જો ત્યાં કોઈ લેવલ L1 પર કોઈ કેરી જમ્પ ન હોય તો અન્યથા આપણે જાણીએ છીએ કે મહત્તમ B છે તેથી નો કેરી પર જમ્પ એટલે કે B પહેલેથી જ C કરતા મોટો છે તેથી તે કિસ્સામાં કંઈ નથી થતું અન્યથા જો તેમાં કેરી હોય તો તેનો અર્થ એ કે C એ B કરતા મોટો છે તેથી તે કિસ્સામાં મારે C રજિસ્ટર ની સામગ્રીને MOV AC માં ખસેડવી જોઈએ અને પછી અહીં મારું સ્તર L1 છે અને અહીં હું સબરૂટિન માંથી RET સૂચનાના માધ્યમથી પાછો ફરું છું તેથી આપણે તેને આ સબરૂટિન કહીએ છીએ તો ચાલો આપણે તેને એક નામ આપીએ તેથી ચાલો તે નામને મહત્તમ થવા દો હવે કહો કે આ સબરૂટિન નો ઉપયોગ આપણે મેમરી માં મહત્તમ 2 સંખ્યાઓ શોધવા માટે કરી શકીએ છીએ તેથી ધારો કે હું મેમરી સ્થાન 2000 ની સામગ્રીની 2001 સાથે તુલના કરવા માંગુ છું તો આપણે આ 2 મેમરી સ્થાનોના સમાવિષ્ટોની તુલના કરવા માંગીએ છીએ અને તેમાંથી મહત્તમને સંગ્રહિત કરવા માંગીએ છીએ એટલે કે હું મોટી કિંમતને 2002 માં સંગ્રહ કરવા માંગુ છું તો આ પ્રોગ્રામ આપણે લખવા માંગીએ છીએ તેથી આપણે તેને આ રીતે કરી શકીએ છીએ કે પહેલા આપણે LXI H2000 MOV કરીએ છીએ તેથી પ્રથમ મૂલ્ય મને B રજિસ્ટર B અલ્પવિરામ M માં મળે છે અને પછી INX H MOV C M અને પછી હું આને સબરૂટિન કહું છું તેથી હું સૂચના કૉલ દ્વારા આ સબરૂટિન ને કૉલ કરી શકું છું જે CALL MAX છે અને આપણે જાણીએ છીએ કે આ કૉલ ના અંતે A રજિસ્ટર માં મહત્તમ મૂલ્ય હશે તેથી હવે હું 2002 માં મૂલ્ય સાચવી શકું છું તેથી હું તેને બીજું INX H કહી શકું છું અને પછી હું MOV MA કહી શકું છું તેથી આના દ્વારા હું સ્થાન 2003 માં 2 સંખ્યાઓમાંથી માટી સંખ્યાને સાચવી શકું છું તેથી આ રીતે હું સબરૂટિન લખી શકું છું તેથી સબરૂટિન નો આ ભાગ કે જે મેં લખ્યો છે તેને પ્રોગ્રામ માં ગમે ત્યાં મૂકી શકાય છે તેથી આદર્શ રીતે આપણે તેને મુખ્ય પ્રોગ્રામ ના તળિયે મૂકીએ છીએ તેથી જો આ મુખ્ય પ્રોગ્રામ હોય તો તેના તળિયે આપણે સબરૂટિન મૂકીએ છીએ પરંતુ તે અન્ય ગમે ત્યાં પણ મૂકી શકાય છે તેથી તે કોઈપણ જગ્યાએ હોઈ શકે છે કહો કે તે આની પહેલાં અથવા પછી પણ હોઈ શકે છે અને તેમાં કોઈ વાંધો નથી તેથી તેની સાથે આપણે પાછા જઈશું અને સબરૂટિન અને તેના બધા પર ચર્ચા કરીશું તેથી સબરૂટિન સૂચનાઓનું એક જૂથ છે કે જેનો પ્રોગ્રામ માં વિવિધ સ્થળોએ વારંવાર ઉપયોગ કરવામાં આવશે તેથી સમાન વિધાન કે સમાન સૂચનાઓ ને ઘણી વખત પુનરાવર્તિત કરવાને બદલે તેને ફક્ત એક જ વાર મૂકવામાં આવે છે તેથી આ રીતે તે જગ્યાની જરૂરિયાતમાં બચત કરશે તો આના દ્વારા કુલ પ્રોગ્રામ કદ માં ઘટાડો થશે પરંતુ એક્ઝેક્યુશન સમય વિશે શું તો એક્ઝેક્યુશન નો સમય વધુ હશે કારણ કે આપણે ટૂંક સમયમાં જોઈશું કે જ્યારે પણ તમે સબરૂટિન એક્ઝિક્યુટ કરવા જઈ રહ્યા હોવ ત્યારે રીટર્ન સ્ટેક પર સેવ કરવું પડશે અથવા જ્યારે તમે સબરૂટિન માંથી પાછા આવો ત્યારે રીટર્ન માંથી પોપ આઉટ કરવું પડશે તેથી તે રીતે એક્ઝેક્યુશન નો સમય વધશે પરંતુ પ્રોગ્રામ નું કદ ઘટશે અને પ્રોગ્રામ ની વાંચનક્ષમતા સુધરે છે આમ એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ માં સબરૂટિન ગમે ત્યાં હોઈ શકે છે પરંતુ તેને મુખ્ય પ્રોગ્રામ ના અંતે મૂકવાનો એક રિવાજ છે તેથી હવે આગળ આપણે 8085 માં કેટલાક સબરૂટિન જોઈશું તેથી ત્યાં 2 સૂચનાઓ છે જે 8085 પ્રોસેસરમાં સબરૂટિન સાથે કામ કરે છે જેમાંની એક કૉલ સૂચના છે તેથી કૉલ સૂચનાનો ઉપયોગ ચોક્કસ સબરૂટિન માટે કરવામાં આવશે તેથી સબરૂટિન મેળવવા માટે પ્રોગ્રામ એક્ઝેક્યુશન ને રીડાયરેક્ટ કરો અને તે કેવી રીતે થશે તેથી તે આ રીતે તે થાય છે કે પ્રોગ્રામ કાઉન્ટર વેલ્યુ આ સબરૂટિન નાં સરનામા સાથે લોડ કરવામાં આવશે અને તે રીતે આગળની સૂચના તે ચોક્કસ સરનામાંથી અમલમાં આવશે તેથી કૉલ અને આ રીટર્ન સૂચનાના કિસ્સામાં આ રીતે અમલીકરણ થશે તેથી સબરૂટિન માંથી પાછા ફરવા માટે રીટર્ન સૂચનાનો ઉપયોગ થાય છે તેથી સબરૂટિન એ રીટર્ન અથવા RET સાથે સમાપ્ત થાય છે તેથી આ RET સૂચના મેળવવાથી પ્રોસેસર 2 ટોચની એન્ટ્રીઓને સ્ટેક માંથી પૉપ આઉટ થશે અને તે 2 રજીસ્ટર હોવા છતાં તે 2 સ્થળોએ તે મૂલ્યોને PC નીચા અને PC ઉચ્ચમાં મૂકશે તેથી PC પાસે હવે રીટર્ન અડ્રેસ હશે તેથી તમે સમજી શકો છો કે તે પ્રોસેસર માટે જવાબદારી બની જાય છે કે જ્યારે તે કૉલ પર જઈ રહ્યું હોય તો સબરૂટિન શરૂ કરતા પહેલા તેણે સૂચના સાચવવી જોઈએ અને તેને સૂચનાનું સરનામું કૉલ પછી તરત જ સાચવવું જોઈએ કે જેથી કૉલ સૂચના પછી તે કિસ્સામાં તે યોગ્ય સરનામાં પર પાછું આવી શકે છે તેથી હવે પછી આ કૉલ સૂચનાનું માળખું આ કૉલ જેવું હોય છે અને ત્યારબાદ 16 બીટ એડ્રેસ આવે છે તેથી તે શું કરે છે કે તે સ્ટેક પર કૉલ કર્યા પછી તરત જ સૂચનાનું સરનામું PUSH કરે છે અને પછી પ્રોગ્રામ કાઉન્ટર મૂલ્ય 4000 સાથે લોડ થાય છે તેથી તે આના જેવું હોય છે કહો કે આ કૉલ સૂચના છે જો આ કૉલ સૂચના હોય તો અને કહો કે આ સ્થાન 1000 છે અને પછી તમે સમજી શકો છો કે આ કૉલ સૂચનાનું કદ 3 બાઈટ છે અને 1 બાઈટ ઓપકોડ કોલ માટે જાય છે અને બીજી બાઈટ 4 0 છે અને ત્રીજી બાઈટ 00 હશે તેથી આ 3 બાઈટ સૂચના છે તેથી મારી આગામી સૂચના સ્થાન 1003 પર છે તો આ મારી આગામી સૂચના છે તેથી સિસ્ટમ શું કરશે કે તે આ મૂલ્ય 1003 ને સ્ટેક માં સંગ્રહિત કરશે તેથી તે આ મૂકશે અને તે આ 1 0 અને 0 3 આ 2 બાઇટ્સ ને સ્ટેક માં PUSH કરશે જે વર્તમાન પ્રોગ્રામ કાઉન્ટર વેલ્યુ છે અને પછી જ પ્રોગ્રામ કાઉન્ટર આ વેલ્યુ 4000 સાથે લોડ થશે તેથી મારું રીટર્ન સરનામું સ્ટેક પર સેવ થઈ ગયું છે અને હવે આપણે જે સબરૂટિન વિશે વાત કરી રહ્યા છીએ તેની આ પ્રક્રિયાને અમલમાં મૂકવા માટે હું તૈયાર છું તેથી હવે આપણે તે કરી શકીએ છીએ તેથી આગળ આપણે જોઈશું કે આ રીટર્ન સૂચના કેવી રીતે અમલમાં આવે છે તો આ રીટર્ન એક્ઝેક્યુશન આના જેવું હોય છે તેથી તે સ્ટેક માંથી રીટર્ન એડ્રેસ ની સામગ્રી પુનઃપ્રાપ્ત કરશે તેથી અગાઉના ઉદાહરણમાં 1003 સ્ટેક ની ટોચ પર છે તેથી જ્યારે આ પ્રક્રિયા પૂર્ણ થાય છે ત્યારે આ 1 0 એ PC ના ઉચ્ચ ક્રમના 16 બિટ્સ માં મૂકવામાં આવે છે અને 0 3 નીચલા ક્રમના 16 બિટ્સ માં મૂકવામાં આવશે તેથી તે 2 ટોચની સૌથી વધુ સ્ટેક એન્ટ્રીઓ પોપ આઉટ કરવામાં આવશે અને તે પ્રોગ્રામ કાઉન્ટર માં મૂકવામાં આવશે જેથી તમારો પ્રોગ્રામ એક્ઝિક્યુશન સ્થાન 1003 થી ફરી શરૂ થાય તો આ કૉલ અને રીટર્ન સૂચનાનો ઉપયોગ છે હવે ત્યાં કેટલીક ચેતવણીઓ છે જેમ કે આ કૉલ સૂચના 2 મેમરી સ્થાનો પર સ્ટેક પોઈન્ટર જ્યાં પોઈન્ટ કરી રહ્યું છે તેના પર અથવા તેની તરત જ પહેલા રિટર્ન એડ્રેસ પરત કરે છે તેથી આ વાસ્તવિક છે તો થોડા સમય પહેલા હું કહી રહ્યો હતો કે પ્રોગ્રામ નો વાસ્તવિક કોડ શરૂ કરતા પહેલા આપણે આ સ્ટેક પોઇન્ટર ને અમુક યોગ્ય મૂલ્યો પર સેટ કરવું જોઈએ તેથી જો તે પૂર્ણ ન થયું હોય અને જો તમારો પ્રોગ્રામ કૉલ સૂચના નો ઉપયોગ કરે તો સ્ટેક પોઇન્ટર દ્વારા નિર્દેશિત કોઈપણ સ્થાનમાં રિટર્ન એડ્રેસ મૂકશે અને કમનસીબે જો તે કેટલાક માન્ય પ્રોગ્રામ સ્ટેટમેન્ટ્સ પ્રોગ્રામ બાઇટ્સ તરફ નિર્દેશ કરે તો તે પણ ઓવરરાઈટ થઈ જશે તેથી ત્યાં મુશ્કેલી ઊભી થશે બીજી બાજુ આ રીટર્ન સૂચના હોય છે અથવા તેમ છતાં તે સામગ્રી અથવા 2 ટોચના મેમરી સ્થાનોને બહાર કાઢશે તેથી કુદરતી રીતે જો સબરૂટીન માં હોય તો જો તમે પૂરતા પ્રમાણમાં સાવચેત ન હોવ અને સબરૂટિન ની અંદર સ્ટેક પોઈન્ટર રજીસ્ટર માં ફેરફાર કરે તો તે નુકસાન પહોંચાડી શકે છે કારણ કે સબરૂટિન માંથી પાછા ફરતી વખતે સ્ટેક પોઈન્ટર વેલ્યુ ગમે તે હોય પરંતુ પ્રોસેસર ટોચના 2 સૌથી વધુ સ્થાનોને એક્સેસ કરશે અને તેને PC પર મૂકશે તેથી જો સ્ટેક પોઈન્ટર યોગ્ય ન હોય તો PC ને કેટલીક નકામી કિંમત મળી શકે છે અને તમારો પ્રોગ્રામ ખરેખર તમારા ઇચ્છિત સ્થાન પર પાછા ફરવાને બદલે તે કેટલીક મનસ્વી જગ્યાએ પરત આવી શકે છે અને તે સમાન પ્રોગ્રામ માં ન પણ હોઈ શકે અને તે મેમરી માં કોઈ મનસ્વી સ્થાન પર પણ હોઈ શકે છે તેથી તે ત્યાં પાછો આવે છે તેથી પ્રક્રિયાની અંદર આ સ્ટેક પોઇન્ટર રજીસ્ટર ની હેરફેર કરતી વખતે આપણે સાવચેત રહેવું જોઈએ તેથી તમારે સામાન્ય રીતે આ ન કરવું જોઈએ આપણે આ ન કરવું જોઈએ પરંતુ જો તે એકદમ જરૂરી હોય તો આપણે પર્યાપ્ત કાળજી લેવી જોઈએ અને તેની ખાતરી કરવા માટે કે સ્ટેક પોઈન્ટર મૂલ્ય ને રીટર્ન સૂચના પહેલાં પુનઃસ્થાપિત કરવામાં આવે છે તેથી આગળની વસ્તુ જે આપણે કરીએ છીએ તે સબરૂટિન છે અને તમે ડેટા કેવી રીતે પસાર કરી રહ્યાં છો અને તમે જે મૂલ્ય પસાર કરો છો તેના પર સબરૂટિન કાર્ય કરશે હવે આપણે પહેલેથી જ એક તકનીક જોઈ છે કે જેના દ્વારા આપણે 2002 અને 2001 માં મહત્તમ 2 મૂલ્યો સંગ્રહિત કરવા માટે લીધેલા ઉદાહરણની જેમ આ કરી શકીએ છીએ તેથી આપણે ત્યાં તે 2 મૂલ્યો રાખવા માટે B અને C રજિસ્ટર નો ઉપયોગ કર્યો છે તો તે વાસ્તવમાં પેરામીટર ને સબરૂટિન પર પસાર કરી રહ્યાં છે તેથી આ કરવા માટેનો પ્રથમ વિકલ્પ એ છે કે રજિસ્ટર ના માધ્યમથી સબરૂટીન માં ડેટા પસાર કરવો તેથી પ્રોગ્રામ ને કૉલ કરીને કોઈ એક રજિસ્ટર માં ડેટા સંગ્રહિત કરવામાં આવે છે અને સબરૂટિન તે રજિસ્ટર માંથી મૂલ્યનો ઉપયોગ કરે છે તેથી ત્યાં ડેટા ગમે તે હોય પરંતુ તે કિસ્સામાં આપણે 2 મૂલ્યો પસાર કરવાની જરૂર હોય છે તેથી તમે 2 રજિસ્ટર નો ઉપયોગ કરો છો અને જો તમારે એક મૂલ્ય પસાર કરવાની જરૂર હોય તો આપણે ત્યાં એક રજિસ્ટર નો ઉપયોગ કરી શકીએ છીએ અને તે રીતે આ થાય છે તેથી સબરૂટિન ને કૉલ કરતા પહેલા આપણે તે રજિસ્ટર ને યોગ્ય મૂલ્ય સાથે શરૂ કરવું જોઈએ અને સબરૂટિન તે રજિસ્ટર મૂલ્યનો ઉપયોગ કરશે તેથી પરિણામે તે યોગ્ય સામગ્રી મેળવશે અને પછી જ્યારે ત્યાં પ્રોગ્રામ રીટર્ન અથવા સબરૂટિન રીટર્ન હોય છે ત્યારે કદાચ આપણી પાસે અમુક વળતર મૂલ્ય હોઈ શકે છે પરંતુ જો આપણે જે પસાર કરવા માંગીએ છીએ તે મૂલ્યોની સંખ્યા ઓછી હોય તો તે સાચું હોય છે જેમ કે હું કહેવા માંગુ છું કે આપણી પાસે B C D H અને L જેવા સામાન્ય હેતુના રજિસ્ટર છે અને તમે એમ પણ કહી શકો કે હું A રજિસ્ટર નો પણ ઉપયોગ કરીશ તેથી તે કુલ 7 બાઇટ્સ છે તેથી જો તમારો ડેટા કે જે તમે પસાર કરવા માંગો છો તે 7 બાઇટ્સ સુધી મર્યાદિત હોય તો આ CPU રજિસ્ટર પૂરતું હોઈ શકે છે પરંતુ ઉદાહરણ તરીકે જો તમે મોટા કદના ડેટા ને પસાર કરવા માટે કહી રહ્યાં હોવ તો હું એક પ્રોગ્રામ માટે એક સબરૂટિન લખવા માંગુ છું જે સંખ્યાઓને જુદી કરવા માટે છે અને કહો કે તમે 100 સંખ્યાઓને જુદી કરવા માંગો છો તો 100 સંખ્યાઓ રજીસ્ટર માંથી પસાર કરી શકાતા નથી તેથી ત્યાં આપણે કેટલાક મેમરી સ્થાનોમાંથી પસાર થવું પડશે તેથી આપણે કેટલાક મેમરી સ્થાનોને ચિહ્નિત કરી શકીએ છીએ જેમાં ઇનપુટ એરે હશે તેથી કદાચ આપણે અમુક સ્થાનને નિશ્ચિત કરી શકીએ છીએ જેમ કે આપણે કહી શકીએ કે મેમરી સ્થાન 1000 પછી 100 પૂર્ણાંકોને સંગ્રહિત કરવામાં આવશે કે જેને જુદા કરવાના છે તેથી તે રીતે સબરૂટિન ને ગંતવ્ય સ્થાનની જાણ થશે કે મારા પરિમાણો સ્થાન 1000 માંથી છે હવે અન્ય શક્યતા એ છે કે ત્યાં ત્યાં સંમતિ કે કરાર આ રીતે હોઈ શકે છે કે ત્યાં HL જોડી હોઈ શકે છે તેથી આ એવા મેમરી સ્થાનો તરફ નિર્દેશ કરશે કે જેમાં ડેટા હશે અને તે કૉલ કરશે કે જ્યાંથી ડેટા શરૂ થશે તેથી તે કિસ્સામાં સબરૂટિન ને કૉલ કરતા પહેલા મારે યોગ્ય મૂલ્ય સાથે HL જોડી શરૂ કરવી જોઈએ તેથી જ્યારે હું સબરૂટીન માં હોઉં ત્યારે હું એરે એલીમેન્ટ્સ દ્વારા ઇન્ડેક્સ માટે HL જોડીનો ઉપયોગ કરું છું તેથી આપણે પસાર કરેલા પરિમાણોમાં 2 પ્રકારના ફેરફારો થઈ શકે છે તો એક કિસ્સામાં જેમ કે સામાન્ય કિસ્સામાં જો તમે કહો કે મેં રજિસ્ટર B અને C માંથી પરિમાણો પસાર કર્યા છે અને પ્રોગ્રામ ની અંદર તે ફક્ત તે મૂલ્યોને સુધારી રહ્યું છે તો તે B અને C રજિસ્ટર ની સામગ્રીમાં ફેરફાર કરી રહ્યું હોય છે પછી એકવાર તમે પ્રોગ્રામ પર પાછા ફરો ત્યારે તમને B અને C ની મૂળ કિંમતો મળતી નથી પરંતુ તમને B અને C ના સંશોધિત મૂલ્યો મળે છે તેથી આ ઇચ્છનીય હોઈ શકે છે અથવા ન પણ હોઈ શકે કેટલીકવાર આપણે ઇચ્છીએ છીએ કે સબરૂટિન દ્વારા કરવામાં આવેલ ફેરફાર ખરેખર આપણા ઈચ્છીત ફેરફાર હોય અને અન્ય કિસ્સામાં આપણે ફક્ત એટલું જ કહી શકીએ કે આ મૂલ્ય મેં ઇનપુટ મૂલ્ય તરીકે પસાર કર્યું છે અને હું નથી ઈચ્છતો કે ત્યાં રજિસ્ટર માં ફેરફાર કરવામાં આવે તેથી તે રીતે આ પરિમાણોને 2 વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય છે જેમાં એકને સંદર્ભ દ્વારા કૉલ કરવામાં આવે છે અને બીજાને મૂલ્ય દ્વારા કૉલ કરવામાં આવે છે તેથી સંદર્ભ દ્વારા કૉલ ના કિસ્સામાં મૂલ્યોને સબરૂટિન માં સુધારવામાં આવે છે તેથી તે રજીસ્ટર સામગ્રીઓને સંશોધિત કરવામાં આવે છે અને પરિણામે આપણે હવે મૂળ મૂલ્યો પાછા મેળવી શકતા નથી અને જો તમે કહો કે હું તે મૂળ રજિસ્ટર ની સામગ્રીનો નાશ કરવા નથી માંગતો અને હું ફક્ત તેનો ઉપયોગ કરવા માંગુ છું અને તેની આસપાસ કેટલીક ગણતરીઓ કરવા માંગુ છું પરંતુ પરિણામેં તે રજિસ્ટર્સ માં ફેરફાર ન કરવો જોઈએ પછી તે કરવા માટે આપણે સબરૂટીન માં ઉપયોગ કરતા પહેલા PUSH સૂચનાઓનો ઉપયોગ કરીને મૂળ રજીસ્ટર ને સાચવવાની જરૂર હોય છે અને આપણે સબરૂટીન માંથી બહાર નીકળતા પહેલા આપણે તેને POP કરવું જોઈએ તેથી કહો કે હવે આપણે આ રીતનું એક સરળ ઉદાહરણ લઈશું તો આ સબરૂટિન છે અને આપણે આ સબરૂટીન માં ઇચ્છીએ છીએ કે તે આ રજિસ્ટર B અને C નો ઉપયોગ કરે અને આપણે એવી અપેક્ષા રાખીશું કે આ મૂલ્યોમાં ફેરફાર થવો જોઈએ નહીં એટલે કે આ રજિસ્ટર ની સામગ્રીમાં ફેરફાર થવો જોઈએ નહીં તેથી આ સબરૂટીન ની બોડી માં તે આ B અને C ને સુધારે છે તેથી તે આ B અને C રજિસ્ટર સાથે કામ કરે છે તો તે રીતે તે સંશોધિત થાય છે પરંતુ આપણે નથી ઇચ્છતા કે આ ફેરફારો કૉલિંગ પ્રોગ્રામ અથવા મુખ્ય પ્રોગ્રામ ના મૂળના B અને C મૂલ્યોમાં પ્રતિબિંબિત થાય તેથી આ કેવી રીતે કરવું તે કિસ્સામાં આની શરૂઆતમાં સબરૂટીન ની શરૂઆતમાં આપણે તે 2 રજીસ્ટર ની સામગ્રીને સાચવવાની છે તેથી જો આ પ્રથમ નિવેદનનું સરનામું હોય તો આ કિસ્સામાં PUSH B હોવું જોઈએ જેથી BC જોડી સ્ટેક પર સાચવવામાં આવશે અને તે પછી મારી પાસે કોડ હોવો જોઈએ અને જે પણ કોડ હશે તે ત્યાં હશે અને પછી અંતે રીટર્ન સૂચના પહેલાં મારી પાસે POP હોવું જોઈએ તેથી આ POP B છે તેથી સ્ટેક માંથી તે B અને C રજિસ્ટર ની સામગ્રીને પુનઃસ્થાપિત કરશે તો મૂળ મૂલ્યો શરૂઆતમાં સ્ટેકમાં સાચવવામાં આવ્યા હતા તેથી મૂળ મૂલ્યો સ્ટેકમાંથી પુનઃસ્થાપિત થાય છે તે પછી અંતે મારી પાસે પરત કરવાની સૂચના હોવી જોઈએ તો આ રીતે મારે કરવું જોઈએ તેથી હું તેને પરત મેળવી શકું છું અને હું મૂલ્ય દ્વારા આ કૉલ નો અમલ મેળવી શકું છું તેથી કૉલિંગ પ્રોગ્રામ પર એક્ઝેક્યુશન પરત આવે તે પહેલાં મૂળ મૂલ્યો પુનઃસ્થાપિત થાય છે તેથી આ જરૂરી હોય છે અને બીજી એક રસપ્રદ કે જે તમારી પાસે હોવી જોઈએ તે એ છે કે PUSH અને POP નો ઉપયોગ વિરુદ્ધ ક્રમમાં થવો જોઈએ તેથી જો તમે શરૂઆતમાં PUSH કરો અને જો તમે પહેલા રજિસ્ટર B ને PUSH કર્યું હોય તો પછી રજિસ્ટર D ને PUSH કરો અને પછી POP બીજા ક્રમમાં હોવું જોઈએ અને પહેલા POP D હોવું જોઈએ અને પછી B માટે પહેલા POP B હોવું જોઈએ કારણ કે અન્યથા ત્યાં શું થશે કે તમે જે મૂલ્યો મેળવો છો તે યોગ્ય નહીં હોય તેથી કદાચ શરૂઆતમાં મેં B અને D ક્રમમાં તેને PUSH કર્યું છે અને જ્યારે પૉપિંગ કરતી વખતે જો હું B ને POP out કરીશ અને D ને નહીં કરું તો મને ખોટી કિંમત મળશે તેથી જો તમે PUSH કર્યું હોય તો કહો કે જો તમારી પાસે PUSH હોય તો શરૂઆતમાં તમે PUSH B PUSH D જેવું લખ્યું હોય છે પછી અંતે તમારે પહેલા POP D જેવું કરવું જોઈએ અને પછી તમારે POP B કરવું જોઈએ જો તમે ત્યાં ક્રમમાં ફેરફાર કરશો તો શું થશે કે ત્યાં આપણને ખોટી કિંમત મળશે કારણ કે પ્રથમ B PUSH કરવામાં આવ્યું છે તેથી LIFO માળખામાં પ્રથમ મૂલ્ય B PUSH કરવામાં આવ્યું છે અને પછી મૂલ્ય D PUSH કરવામાં આવ્યું છે તેથી POP out કરતી વખતે મારે પહેલા આ D મૂલ્ય અને પછી B મૂલ્યને POP out કરવું જોઈએ તેથી જો આપણે અહીં ક્રમ બદલીએ તો જો આપણે અહીં D B અહીં અને D અહીં લઈએ તો પછી મને D રજિસ્ટર ની મૂળ સામગ્રી B રજિસ્ટર માં અને B રજિસ્ટર ની મૂળ સામગ્રી D રજિસ્ટર માં મળશે